ચાર્જ વિતરણની ઉર્જા III વિદ્યુતક્ષેત્રની દ્રષ્ટિએ ઉર્જા ઘનતા આપણે ચાર્જ વિતરણ ની ઉર્જા વિશે વાત કરી રહ્યા છીએ અને પહેલાનાં બે વ્યાખ્યાનમાં આપણે જે જોયું કે આ 12VrrdV અથવા 12 14π0∬r ρr|r r|dVdV તરીકે આપવામાં આવે છે જેમ આપણે પહેલા શીખ્યા આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં પણ વિચારવું પસંદ કરીએ છીએ અને આ પછીથી વિદ્યુતક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ બને છે તેથી વિદ્યુતક્ષેત્રની દ્રષ્ટિએ વિચારો કન્સેપ્ટની દ્રષ્ટિએ મેં જે પહેલા કહ્યું હતું એ યાદ આવ્યું મેં કહ્યું હતું કે આપેલ ચાર્જ વિતરણ માટે હું અહીં આસપાસ એક ક્ષેત્ર બનાવવાનું વિચારી શકું છું અને આપેલ બાઉન્ડ્રી કન્ડીશન માટે ચાર્જ વિતરણ અને ક્ષેત્ર અનન્ય રીતે સંબંધિત છે તેથી જો મને ચાર્જ વિતરણ અને બાઉન્ડ્રી કન્ડીશનની ખબર હોય તો મને વિદ્યુતક્ષેત્ર મળી જશે અને એ જ રીતે જો મને વિદ્યુતક્ષેત્ર વિષે ખબર હોય તો પછી વિદ્યુતક્ષેત્રનું ડાયવર્જન્સ મને ચાર્જ વિતરણ આપે છે E0 તેથી હું વિચારી શકું છું કે જો હું આ ચાર્જ વિતરણથી આ ક્ષેત્રને આજુબાજુમાં વધારો થાય તો શું હું આ ઉર્જા વિશે વિચારી શકું છું કે તે આ વિદ્યુતક્ષેત્રમાં સંગ્રહિત થાય છે કન્સેપ્ટની દ્રષ્ટિએ તેના વિશે વિચારવાની આ અલગ રીત હશે અને ચાલો આપણે તેના પર કામ કરીએ અને હકીકતમાં આપણે જોશું તે છે કે હું ખરેખર આ ઉર્જાનું વર્ણન કરી શકું છું જાણે કે તે આ વિદ્યુતક્ષેત્રમાં સંગ્રહિત છે અને બદલામાં તેઓ મને એકમ વોલ્યુમ દીઠ ચાર્જ ઉર્જા ઘનતા આપશે પછી જ્યારે આપણે ક્ષેત્રોના વિદ્યુતચુંબકીય તરંગો વિશે વાત કરીશું ત્યારે આ કન્સેપ્ટની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બને છે પછી આપણે જોઈશું કે આ ક્ષેત્રો જેમ જેમ તેમનો પ્રસાર થાય છે અને નવા ક્ષેત્ર બને છે ત્યારે ઉર્જાનું પણ તેના દ્વારા પરિવહન થાય છે તેથી ક્ષેત્રો દ્વારા વહન કરવામાં આવતી ઉર્જાની દ્રષ્ટિએ વિચારવું મહત્વપૂર્ણ છે તેથી આપણે આ વ્યાખ્યાનમાં આ સ્થાપિત કરીશું તો ચાલો જોઈએ કે આપણે શું કામ કર્યું છે આપણે કહ્યું હતું કે ઉર્જા અહીં હું આ E નો ઉપયોગ કરી રહ્યો છું આને વિદ્યુતક્ષેત્ર ન સમજતા હું તે મૂંઝવણને દૂર કરવા માટે આને કાર્ય W તરીકે લખું છું તો કાર્ય W12VrrdVતરીકે આપવામાં આવે છે હવે હું આ r ને ગાણિતિક રીતે 02Vr તરીકે લખીશ આ પોઈઝનનું સમીકરણ Poisson's equation છે જો આપણે આમ કરીએ તો હું W ને 012Vr2VrdV તરીકે લખી શકું હવે આ Vr2Vr ને હું V V V2 તરીકે લખી શકું છું આને હું તમારા પર છોડું છું તમે આ તપાસો યાદ રાખો આ ∇ ઓપરેટર ખરેખર ડિફરેન્શિયલ ઓપરેટર છે તેથી હું આને હું આમ લખી શકું છું અને તમે કૃપા કરીને આ તપાસો કારણ કે હવે હું તે ત્રણેય કોમ્પોનેન્ટ્સમાં કરીશ W12VrrdV r 02Vr W 012Vr2VrdV Vr2Vr VV V2 અને તેથી આનો ઉપયોગ કરીને હું કાર્ય W ને 02 VV V2dV તરીકે લખી શકું છું પ્રથમ ટર્મ માટે હવે હું ડાયવર્જન્સ થીયરમ નો ઉપયોગ કરી શકું છું ડાયવર્જન્સ થીયરમ શું છે ડાયવર્જન્સ થીયરમ મુજબ A dVsurfaceA dS થશે અને તેથી હું આ કાર્યને 02 VV dS 02E 2dV તરીકે લખી શકું છું અહીં હું આને લાલ રંગમાં લખું છું તે વિદ્યુતક્ષેત્ર સિવાય કંઈ નથી તો આ વિદ્યુતક્ષેત્ર છે જો હું કોઈ મોટી જગ્યા વિશે વાત કરું તો પછી ખૂબ જ દૂર આ સપાટી અનંત પર હશે આ V એ 1r બનશે V એ વિદ્યુતક્ષેત્ર છે જે 1r2 જેટલું થશે તેથી આ ટર્મ 1r3 બનશે dS એ r2 થશે તેથી r ની સુધીની લિમીટ માટે આ 1r બનશે તેથી આ 0 બનશે UU V2dV ડાયવર્જન્સ થીયરમનો ઉપયોગ dS W 02VV dS02E2dV02E2dV અને તેથી મને ઉર્જા અથવા થયેલ કાર્યને 02E2dV મળે છે જેને હું dVતરીકે લખી શકું છું આ એવી કવાંટીટી છે જેનું વોલ્યુમ સંકલન કરતા કુલ ઉર્જા મળે છે અને તેથી આ કવાંટીટી ઉર્જા ઘનતા છે તેથી હવે હું વિચારી શકું કે જો આ ચાર્જ વિતરણ છે તો ઉર્જા ઘનતા જે આ સ્પેસ સહીત ચાર્જ વિતરણને વધારે છે તે 12 0E2 જેટલી છે જો તે ઉર્જા ઘનતા હોય તો કુલ ઉર્જા dVથશે તેથી હવે હું આ ઉર્જા વિશે વિચારી રહ્યો છું જે વિદ્યુતક્ષેત્રમાં છે અથવા આ વિદ્યુતક્ષેત્ર જે ઉર્જાને કેરી કરે છે ચાલો આપણે આના એક ઉદાહરણને હલ કરીએ W02E2dV dV તમે તમારા બારમાં ધોરણમાં આ શીખી ગયા જો મારી પાસે કેપેસિટન્સ C નો કેપેસિટર હોય અને તેને હું વોલ્ટેજ V આપું તો આવું કરવા માટે જરૂરી કુલ ઉર્જા કેટલી હશે ધારો કે અહીં પોટેન્શિયલ V0 છે તેથી ઉર્જા 0V0V C dv12CV02 થશે આ કુલ ઉર્જા છે હવે આપણે હમણાં જોયું કે ઉર્જાની ઘનતા 120E2 છે હવે પેરેલલ પ્લેટ કેપેસિટરમાં એક માત્ર જગ્યા કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હોય છે તે પ્લેટોની વચ્ચે છે બીજે બધે વિદ્યુતક્ષેત્ર શુન્ય હોય છે અને આ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા V0d જેટલી હોય છે જ્યાં d એ પ્લેટો વચ્ચેનું અંતર છે અને તેથી આ કિસ્સામાં ઉર્જાની ઘનતા 120V02d2 બનશે અહીં કુલ ઉર્જા વોલ્યુમ જેટલી બનશે જે પ્લેટ્સના એરિયા અંતર d અને ઉર્જા ઘનતાના ગુણાકાર સમાન છે અને તમે જોઈ શકો છો કે આ 120V02d2 ની બરાબર છે કુલ ઉર્જા 0V0V C dV12CV02 ઉર્જા ઘનતા 120E2|E|V0d ઉર્જા ઘનતા 120V0d2 કુલ ઉર્જાA 120V02d2 હવે પછીનું ઉદાહરણ ચાર્જ શેલ નું છે જેના પર ચાર્જ Q છે હવે જો તમે 12VrrdVસૂત્રનો ઉપયોગ કરીને ઉર્જાની ગણતરી કરો તો આ કિસ્સામાં r એ સરફેસ ચાર્જ છે જેને હું σ δr R તરીકે લખી શકું છું આનું પરિમાણ 1r છે તેથી આના પરિમાણ σ δr R તરીકેનું પરિમાણ 1V છે તેથી કરવામાં આવતુ કાર્ય W એ 12Vrσ δr R4πr2dr થશે જે 12VR 4πR2 થશે અહીં σ 4πR2 એ Q ના બરાબર છે અને VR એ Q4π0Rના બરાબર છે તેથી આ સમીકરણ 12 Q4π0R Q થશે જેથી કુલ ઉર્જા Q28π0R બનશે આ જાણીતું પરિણામ છે જે તમે તમારા બારમા ધોરણમાં જોઈ ગયા છો તો આ સિસ્ટમની ઉર્જા છે ચાલો હવે આપણે વિદ્યુતક્ષેત્ર અને ઉર્જા ઘનતાના કન્સેપ્ટનો ઉપયોગ કરીને આની ગણતરી કરીએ 4πR2Q28π0R તેથી શેલ માટે બહારનું વિદ્યુતક્ષેત્ર EQ4π0r2 છે અંદરનું વિદ્યુતક્ષેત્ર E શુન્ય છે અને તેથી મને W02RQ216202r4 4πr2dr મળશે ચાલો અહીં આપણે કેટલીક ટર્મ્સ કેન્સલ કરીએ આ 4π એ 162 સાથે કેન્સલ થશે અને મને 4π મળશે 0આની સાથે કેન્સલ થશે જે મને 0 આપે છે તેથી અંતમાં મને Q28π0Rdrr2 મળે છે જે Q28π0R ના બરાબર જ છે જે અગાઉ મળેલા જવાબ મુજબ જ છે 4πr2drQ28π0Rdrr2Q28π0R અંતિમ ઉદાહરણ તરીકે હું એકસરખી રીતે ચાર્જ કરેલા ક્ષેત્રનું ઉદાહરણ લઈશ જ્યાં ઘનતા ત્રિજ્યા R ના ક્ષેત્ર માટે યુનિફોર્મ છે આ તે ઉદાહરણ છે જે આપણે પહેલા 12Vrr ની ગણતરી દ્વારા કરેલું છે આ કેસમાં વિદ્યુતક્ષેત્રનું મેગ્નીટ્યુડ r R માટે r30 છે અને r R માટે Q4π0r2 છે હવે જ્યારે હું 002E2dV કરું છું હવે આ 0 થી સુધી હશે આ ભાગ તમને યાદ હશે આ ઇન્ટીગ્રેશન આપણે હમણાં જ પાછલા ઉદાહરણમાં કર્યું છે તો આને હું 0R022r2902 4πr2dr લખી શકું છું આ બીજું ઈન્ટીગ્રલ આપણે હમણાં પહેલાંના ઉદાહરણમાં કર્યું છે તેથી આ Q28π0R છે કારણ કે અહીં લિમિટ R થી ની છે 4πr2drQ28π0R તેથી હું હવે ફક્ત પ્રથમ ઈન્ટીગ્રલની ગણતરી કરવા જઇ રહ્યો છું જે 020R2902 r2 4πr2dr છે ચાલો ફરીથી થોડી ટર્મ્સ કેન્સલ કરીએ આ 0 થશે તેથી મને 118Q2916 2 R640R55 મળશે ચાલો અહીં થોડી ટર્મ્સ કેન્સલ કરીએ અહીં કેટલીક શરતો આ 9 મને 2 આપે છે આ 4 મને 4 આપે છે આ R5 મને R આપે છે અને તેથી મને 12Q24π015R મળે છે આને પહેલાના સમીકરણમાં ઉમેરવામાંથી મને કુલ ઉર્જા મળશે અને ચાલો આપણે તે કરીએ તેથી કુલ ઉર્જા WQ28π0RQ28π015 થશે જે Q28π065 જેટલું થશે જે 35Q24π0 બરાબર છે જે આપણે અગાઉ મેળવ્યો હતો તે જ જવાબ છે તેથી મેં આ વ્યાખ્યાનમાં તમને જે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે ચાર્જ વિતરણની ઉર્જા વિશે એવી રીતે વિચારી શકો છો કે તે ઉર્જા ઘનતા 02E2 સાથે આના દ્વારા ઉત્પાદિત વિદ્યુતક્ષેત્રમાં સંગ્રહિત છે અને આપણે ત્રણ ઉદાહરણો દ્વારા જોયું છે કે આ તમને તે જ જવાબ આપે છે જે આપણે સીધા સૂત્ર સાથે અગાઉ મેળવ્યો હતો Q24π0R હું આ વ્યાખ્યાનને કંઈક એવી ચર્ચા દ્વારા સમાપ્ત કરું છું જેણે કદાચ તમને આ વ્યાખ્યાન દરમ્યાન ખૂબ પરેશાન કર્યા હશે અને તે છે જ્યારે હું શેલ પરના ચાર્જને લીધે ઉર્જાની ગણતરી કરતો હતો યાદ છે મેં ઉર્જા માટે 12 120E2 લખ્યું હતું આ ટર્મથી મને Q28π0R મળ્યુ અને મેં કહ્યું હતું કે આ ટર્મ 0 છે તમારામાંથી કેટલાકે નોંધ્યું હશે કે હું rR થી સુધી ઇન્ટીગ્રેશન કરી રહ્યો છું તેથી તમે વિચારતા હશો કે સરફેસ ટર્મ નું શું થયું કારણ કે આ ડાયવર્જન્સથી મને સરફેસ ટર્મ મળવું જોઈએ આ સહજ બાબત છે કારણ કે આ ડાયવર્જન્સ મને surface of shell ds અંનત પર સરફેસ આપશે અને તે મને 0 આપે છે હું તમને હવે બતાવીશ કે આ પણ મને 0 આપે છે શેલની સપાટી થોડી અંદર હોય છે કારણ કે જ્યારે હું આ ઇન્ટગ્રેશન કરી રહ્યો છું ત્યારે તેમાં તમામ ચાર્જ વિતરણ શામેલ છે તેથી હું ખરેખર આ વાદળી સપાટીથી આ ઇન્ટીગ્રેશન કરી રહ્યો છું અને આ વાદળી સપાટી અને વચ્ચેના ક્ષેત્રમાં તમામ ચાર્જ વિતરણ શામેલ છે હવે શેલ પર પોટેન્શિયલ કોન્સ્ટન્ટ છે અને તેથી આ ઇન્ટીગ્રેશન VV ds બનશે જેVE ds છે પરંતુ આ વાદળી શેલમાં કોઈ ચાર્જ શામેલ નથી અને તેથી ગાઉસના નિયમ Gauss's Law દ્વારા E ds એ 0 થશે અને તેથી આ ટર્મ પણ રહેશે નહિ આના વિશે વિચારો આણે કદાચ તમને વ્યાખ્યાન દરમ્યાન પરેશાન કર્યું હશે પણ હવે મેં તમને આનો જવાબ આપ્યો છે